ચાલો હવે વિષય પર વાર્ષિક ચુકવણી અને વર્તમાનના મૂલ્યના પરિબળ જોઈએ આ એક લોકપ્રિય વિષય છે સામાન્ય વિષય છે જેનો તમે સામાન્ય રીતે સામનો કરો છો જ્યારે આપણેખરીદી કરેલી વસ્તુઓ માસિક હપ્તા વાર્ષિક હપતા સમાન વાર્ષિક હપતા માટેના હપ્તા ચૂકવીએ છીએ તેથી આવા કેસો માટે આપણે વર્તમાન મૂલ્યની ગણતરી કેવી રીતે કરીએ ફરીથી સમયરેખાને ધ્યાનમાં લો હવે સમયરેખા ત્યાં એક પ્રારંભ બિંદુ છે અને પછી હું બરાબર અંતરે અંતરાલો પર ટીક માર્ક પર ચિહ્નિત કરવા જઈશ તેથી ટીક માર્ક ની વચ્ચેની જગ્યા વર્ષોને રજૂ કરે તેવું માનવામાં આવે છે તો ચાલો આપણે કહીએ કે આ સમય અંતરાલ એક વર્ષ છે એક વર્ષ છે આ સમય અંતરાલ વર્ષ બે છે વર્ષ ત્રણ છે વર્ષ ચાર છે તેથી વર્ષ n સુધી હવે દરેક વર્ષના અંતે દર વર્ષના અંતે હું રકમ D ચૂકવવા જઈ રહ્યો છું બીજા વર્ષના અંતે રકમ D ચૂકવણી કરું છું ત્રીજા વર્ષે તમે રકમ D ચૂકવો છો અંતે ચોથું વર્ષ પણ એ જ રીતે તેથી નવમા વર્ષના અંત સુધી તમે સમાન રકમ D ચૂકવશો છો હવે આપણે જે ગણતરી કરવાની જરૂર છે આ સમયફ્રેમ્સ માં શું મૂલ્ય છે જુઓ તે વિવિધ સમય ફ્રેમ્સ માં રૂપાંતર જેવું છે તો ચાલો આપણે કહીએ કે આ આપણો સમય ફ્રેમ નો રેફરન્સ છે આજે તેથી એક વર્ષ પછી D નું મૂલ્ય ગમે તે હોય તેનું મૂલ્ય વર્તમાનમાં શું છે બે વર્ષ પછી D નું મૂલ્ય ગમે તે હોય તેનું મૂલ્ય વર્તમાનમાં શું છે ત્રણ વર્ષ પછી તેની વર્તમાન કિંમત શું છે n વર્ષ પછી તેનું મૂલ્ય શું છે તમે તે બધાને એક જ સમયની ફ્રેમમાં લાવો પછી ત્યાં તમે ઉમેરી શકો છો તેથી પછી આપણે ત્યાં એલ્જીબ્રીકરૂપે તેમને ઉમેરીશું અને પછી તમને વર્તમાન કાર્ય માટે સમાન મૂલ્ય મળશે તેથી તે સિદ્ધાંત છે જે આપણે અનુસરીશું તેથી આ D એ સમાન વાર્ષિક ચુકવણી છે જે એક કરે છે હવે Sn આપણે આ સમીકરણ જાણીએ છીએ Sn આપણે સંયુક્ત વ્યાજની સૂત્રનો ઉપયોગ કરીશું Sn જે n મા વર્ષ પછી પૈસાની કિંમત છે તે S01in છે જ્યાં i વ્યાજ દર છે તેથી આ ભાવિ મૂલ્ય છે અને n ની ઘાત થી i 1 ને ભાવિ મૂલ્યનું પરિબળ કહે છે તેથી S0 એ વર્તમાન મૂલ્ય છે 1in એ ભાવિ મૂલ્ય નું પરિબળ છે હવે માની લો કે આપણે જાણીએ છીએ કે n માં સમયે મૂલ્ય શું છે તમે તેના વર્તમાન મૂલ્યની ગણતરી કરી શકો છો તેથી તે એવું કહેવા જેવું છે કે So શું છે આપવામાં આવેલ Sn જાણીતું છે તેથી તે એટલું જ છે કે તે હવે Sn11in ની બરાબર છે તેથી આ નીચે જાય છે તેથી 11in એ વર્તમાન મૂલ્યના પરિબળ કહેવામાં આવે છે S0 હવે ભાવિ મૂલ્યના વર્તમાન મૂલ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે અને 11in અત્યારનું પરિબળ છે ચાલો હવે આપણે આ સમસ્યા પર આનો ઉપયોગ કરીએ અને જોઈએ કે વર્તમાન સમયમાં શું મૂલ્ય છે જે આ સમય ફ્રેમ નથી હવે S0 અહીં વર્તમાન મૂલ્યના આ મૂલ્ય D ની જે ચુકવણી કરવામાં આવી છે જે પ્રથમ વર્ષ પછી કરવામાં આવે છે તે D1i1 પ્લસ બીજા વર્ષના અંતે તમે બીજી ચુકવણી D કરો છો જે 1 છે અત્યારે મૂલ્ય D1i2 હશે જેવું હું આ સમીકરણનો ઉપયોગ કરી રહ્યો છું પછી ત્રીજા વર્ષના અંતે D માટે હાલની કિંમત D1i3 હશે તેથી જો હું ચાલુ રાખું છું તો હપ્તા D જે n મી વર્ષના અંતે ચૂકવવામાં આવી છે તે જો તે વર્તમાન માં રિફ્લેક્ટ થાય છે તે D1in હશે તેથી હાલના સમયમર્યાદામાંના બધા રિફ્લેક્શનઉમેરવામાં આવ્યા છે અને તે તમને બધા હપતો એક સાથે લેવાનું વર્તમાન મૂલ્ય આપશે હવે તેને સરળ બનાવતા તમારી પાસે D 11i1 11i2 11i3 તેથી 11in હવે જો તમે આ દાખલા પર નજર નાખો તો તમે જુઓ છો કે આ એક જીઓમેટ્રિક પ્રોગ્રેસન છે અને આ એક જીઓમેટ્રિક પ્રોગ્રેસન ની n ટર્મ નો સરવાળો છે અને જીઓમેટ્રિક પ્રોગ્રેસન સારી રીતે જાણીતી છે અને n ટર્મ માં સમજી શકાય છે તે એક સ્વરૂપ છે n ટર્મ નો સરવાળો જ્યાં a પ્રથમ ટર્મ છે અને r એ સામાન્ય પરિબળ છે જે આ કિસ્સામાં 11i છે દરેક ટર્મ અગાઉના ટર્મ ના રેફરન્સ માં સામાન્ય પરિબળ 11i દ્વારા અલગ છે તેથી જો હું આ સૂત્ર પર લાગુ કરું છું તો હું જીઓમેટ્રિક પ્રોગ્રેસન ની n ટર્મ નો સરવાળો મેળવીશ ચાલો આપણે તે કરીએ તેથી હું 11i 1 11in મૂકીશ જે 1 rn1 r છે જે 1 1 1 1 i છે તેથી આને સરળ બનાવવા પર 1i1 11in to તરફ દોરી જશે તેથી જો તમે અહીં સરવાળો માટે મુકો છો તો અમારી પાસે S0 હશે વર્તમાન મૂલ્ય D1i1 11i1ની બરાબર છે અને આ બધા ભવિષ્યની વર્તમાન કિંમત છે n મી વર્ષ સુધીના વાર્ષિક હપતો એક સાથે લેવામાં આવે છે અને આ પરિબળ D એ સમાન વાર્ષિક હપતા છે અહીં આ પરિબળને વર્તમાન મૂલ્યના પરિબળ કહેવામાં આવે છે તેથી જો કોઈ આઇટમની કિંમત આજે S0 છે અને કોઈએ i ના વ્યાજ દર પર આગામી n વર્ષ માટે વાર્ષિક હપતો ચૂકવવાની જરૂર છે તો સમાન વાર્ષિક હપતા D હાલના મૂલ્યના પરિબળ દ્વારા S0 સિવાય કંઈ નથી આ તમને દર વર્ષે ચુકવવાની બાકી રહેલી રકમ D n માં વર્ષના અંત સુધી દરેક વર્ષના અંતે આપશે જેથી તેની પાસે S0 ની હાલની કિંમત હોય ફુગાવાને ધ્યાનમાં લેવા પણ આ સિદ્ધાંત વધારી શકાય છે આપણે પહેલાં જોયું હતું કે ફુગાવાનો સમાવેશ સાથે વર્તમાન મૂલ્ય કેવી રીતે મેળવવું તે આપણે જાણીએ છીએ ફુગાવો એ પ્રતીક f છે તો ચાલો આપણે કહીએ કે આ સમયરેખામાં જ્યાં દરેક અંતરાલ એક વર્ષનો હોય છે આ વર્ષ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ n છે અને તમે સમાન વાર્ષિક હપ્તા D D D D ચૂકવણી કરી રહ્યાં છો દર વર્ષે અને અમે આજે જે મૂલ્યવાન છે તે શોધવા માં રસ ધરાવતા હોઈએ છીએ ભાવિના તમામ હપતા ભાવિની સમાન હપતા વાર્ષિક હપતા એક સમયે ચૂકવવાના વર્તમાન મૂલ્યો શું છે તેથી આ વર્તમાન સમય માટે રિફ્લેક્ટેડ થઈ શકે છે અને વર્તમાન મૂલ્ય D1f1i છે વર્તમાન વર્થ બીજા વર્ષના અંતમાં D મૂલ્ય D1f1i2 હશે તેથી તે D1 f1i 1 f1i2 ની સમાન હશે તેથી 1 f1in તેથી આ ફરીથી એક જીઓમેટ્રિક પ્રોગ્રેસન છે અને તે Σ થી n શબ્દ a×r અને આ લખી શકાય છે a એ 1f1i જે પ્રથમ શબ્દ છે r એ સામાન્ય પરિબળ છે 1 f1in તેથી આને 1f તરીકે સરળ બનાવી શકાય છે કારણ કે ત્યાં એક i f છે જો ત્યાં i f હોય તો 0 થવાની સંભાવના છે તેથી આ સમીકરણif 1 1f આખી ની ઘાત n માટે લાગુ નહિ પડે જો હું f ની બરાબર નથી તો આ અત્યારનું મૂલ્ય પરિબળ છે જો if દરેક શબ્દ 1 1 1 1 હશે તે n ટર્મ માટે ઉમેરશે તેથી તમને મૂલ્ય n મળશે તેથી આ i f માટે હશે તેથી જો તમે તેને આ સમીકરણમાં શામેલ કરો છો તો હાલના મૂલ્યના પરિબળ માં D 1f ભાગ્યા 1 માઇનસ તે બધી વસ્તુઓ આ i તે f ની બરાબર નથી અને i f માટે D n ની બરાબર છે આ વર્તમાન મૂલ્ય પરિબળ છે અને i f માટે વર્તમાન મૂલ્યનું પરિબળ એ n છે તેથી આ રીતે ફુગાવો પણ શામેલ હોવા સાથે તમે શોધી શકો છો કે સમાન વાર્ષિક ભાવિ હપ્તો શું છે જે કોઈ વસ્તુ માટે કરવાની જરૂર છે જેની કિંમત આજે S0 છે